હવે આપણે y પેરામિટર છે અને બંને બાજુએ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ અથવા કરંટ બનવા માટે બંને બાજુએ વોલ્ટેજ લેવાની જરૂર નથી આપણે થોડું ઘણું કરી શકીએ છીએ હવે ચાલો કહીએ કે આપણી પાસે બે પોર્ટ છે અને આપણે પોર્ટ 1 પર કરંટ અને પોર્ટ 2 પર વોલ્ટેજ લગાવવાનું વિચારીએ છીએ લાગુ કરવામાં આવે છે હવે અહીં વોલ્ટેજ V1 અને ત્યાં I2 પરનો કરંટ પણ લાગુ પડેલા ઇન્ડિપેન્ડન્ટ સોર્સના લિનિયર કોમ્બિનેશન હશે અને આ ચોક્કસ કિસ્સામાં જ્યારે આપણે I1 લઈએ છીએ જે પોર્ટ 1 પરનો કરંટ છે અને પોર્ટ 2 પર વોલ્ટેજ આપણને મળતા પેરામિટર ના સેટને h પેરામિટર કહેવામાં આવે છે તેથી આપણી પાસે V1 એ h11 I1 h12 V2 છે અને આપણી પાસે I2 એ h21 I1 h22 V2 છે બીજા શબ્દોમાં કહીએ તો આ વેક્ટર છે તેથી આ હાઈબ્રિડ પેરામિટર તરીકે ઓળખાય છે અને તે હાઈબ્રિડ પેરામિટર છે કારણ કે આ વોલ્ટેજ h11 × કરંટ તેથી h11 માં રેઝિસ્ટન્સના પેરામિટર છે આ વોલ્ટેજ h12 ×× V2 તેથી h12 ડાઈમેન્સનલેસ છે તેથી આમાં રેઝિસ્ટન્સના પેરામિટર છે જે ડાઈમેન્સનલેસ છે આ છે દેખીતી રીતે ડાઈમેન્સન ની સુસંગતતા માટે છે એવી જ રીતે બીજા એક્સપ્રેશનમાં I2 h21 × I1 તેથી આ ડાઈમેન્સનલેસ h21 હોવું જોઈએ તેથી આ પણ ડાઈમેન્સનલેસ છે અને છેલ્લે આ એક કરંટ સમાન કંઈક × વોલ્ટેજ છે તેથી h22 પાસે કંડક્ટન્સના ડાઈમેન્સન છે તેથી ચાર પેરામિટર સમાન ડાઈમેન્સન ધરાવતા નથી તેથી તેમને હાઈબ્રિડ પેરામિટર કહેવામાં આવે છે હવે આનું મૂલ્યાંકન પહેલાની જેમ જ છે તમે એક ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલને 0 પર સેટ કરો અને તેનું મૂલ્યાંકન કરો પહેલાની જેમ તમે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલના ચાર અલગ અલગ સેટ લઈ શકો છો અને દરેક વસ્તુનું મૂલ્યાંકન કરી શકો છો પરંતુ સૌથી અનુકૂળ બાબત એ છે કે તેમાંથી એકને 0 પર સેટ કરો તેથી પ્રથમ કિસ્સામાં આપણે V2 થી 0 સેટ કરીએ છીએ જેનો અર્થ છે કે તમારું શોર્ટ સર્કિટ પોર્ટ નંબર 2 અને તમે આ બાજુ I1 લાગુ કરો છો અને તમે V1 અને I2 માપો છો તો V2 ને 0 પર સેટ કરવાથી આપણને શું મળે છે આપણી પાસે V1 એ h11 I1 છે બીજા શબ્દોમાં h11 એ ફક્ત V1 બાય I1 છે અથવા પોર્ટ 2 શોર્ટ સર્કિટવાળા પોર્ટ 1 માં રેઝિસ્ટન્સ જોતા અને એ જ રીતે આપણે બીજા ઇક્વેશન I2 એ h21 × I1 અથવા h21 એ ફક્ત I2 બાય I1 છે જે પોર્ટ 1 થી પોર્ટ 2 સુધીનો કરંટ ગેઈન કરે છે જે પોર્ટ 2 શોર્ટ સર્કિટ સાથે છે તેથી આ પોર્ટ 2 શોર્ટ સર્કિટ સાથે પોર્ટ 1 માં જોવાનો રેઝિસ્ટન્સ છે અને h21 એ પોર્ટ 1 થી પોર્ટ 2 સાથે પોર્ટ 2 શોર્ટ થી કરંટ ગેઈન કરે છે સામાન્ય સિદ્ધાંત હંમેશા સમાન હોય છે તમે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ માંથી એકને 0 પર સેટ કરો અને બીજી બાજુ ઉત્તેજના લાગુ કરો અને બે પેરામિટર નું મૂલ્યાંકન કરો એવી જ રીતે આપણે I1 થી 0 સેટ કરીએ છીએ જેનો અર્થ છે કે આપણે પોર્ટ 1 ને ઓપન સર્કિટ કરીએ છીએ જો હું I1 થી 0 સેટ કરું છું તો તેનો અર્થ એ કે પોર્ટ 1 ઓપન સર્કિટ છે અને પછી તમે V2 લાગુ કરો છો અને તમે I2 અને V1 બંનેને માપો છો તેથી V1 માત્ર હશે h12 × V2 હશે કારણ કે I1 એ 0 છે અને આમાંથી આપણને h12 એ પોર્ટ 1 ઓપન સર્કિટ સાથે V2 દ્વારા V1 મળે છે અને આ બીજું કંઈ નથી આને ઇન્વર્સ વોલ્ટેજ ગેઇન કહેવામાં આવે છે તે પોર્ટ 2 થી પોર્ટ 1 સુધી સાથે પોર્ટ 1 ઓપન સર્કિટ સુધીનો વોલ્ટેજ ગેઇન છે અને આપણને I2 એ h22 × V2 મળશે બીજા શબ્દોમાં કહીએ તો h22 એ I2 બાય V2 સાથે I1 ને 0 પર સેટ કરો અથવા પોર્ટ 1 ઓપન સર્કિટ અને I2 એ બીજું કંઇ નથી પરંતુ પોર્ટ 2 માં પોર્ટ 1 સાથે ઓપન સર્કિટ સાથે કંડક્ટન્સ જુએ છે તેથી આ હાઈબ્રિડ પેરામિટર છે હવે તે ખબર પડી છે કે આ હાઇબ્રિડ પેરામિટર એ ચોક્કસ પ્રકારના ટ્રાન્ઝિસ્ટર કરો ત્યારે તમે તે વસ્તુઓ જોશો